ચાલો ઊર્જા પ્રકાશન દર પર અમારી ચર્ચા ચાલુ રાખીએ તે ખૂબ જ ઉપયોગી ખ્યાલ છે કે આપણે તેને મુખ્યત્વે બરડ ઘન માટે વિકસાવ્યો છે હકીકતમાં આ વર્ગમાં આપણે આ ખ્યાલને ઉચી તાકાતવાળા તન્ય મિશ્રિત ધાતુ માટે વિસ્તૃત કરીશું પરંતુ આપણે તેમાં જતા પહેલા ચાલો આપણે ઊર્જા પ્રકાશન દર તરીકે શું ચર્ચા કરી છે અને અમુક અસાધારણ ઘટનાને સમજવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કર્યો છે તેના કેટલાક પાસાઓની તપાસ કરીએ સૌથી પહેલું અને અગત્યનું જો તમે વાસ્તવમાં જોશો તો આપણે જે ફ્રેક્ચર સ્ટ્રેન્થ ની ગણતરી કરી છે તે અનંત તકતીમાં કેન્દ્રીય તિરાડ માટે હતી જ્યારે આપણે કદની અસરના પ્રશ્નનો જવાબ આપવા માંગીએ છીએ ત્યારે આપણે ગ્લાસ રેસા પરના પ્રયોગને જોયો અને આપણે અનંત તકતી માટે વિકસિત પરિણામનો ઉપયોગ કર્યો ગ્લાસ પર લગાવ્યો અને પછી અંદાજ લગાવ્યો કે લઘુત્તમ તિરાડ સાઇઝ શું છે જેના કારણે બલ્ક ગ્લાસ ની સમસ્યા ખૂબ ઓછી છે તમે ગ્લાસ ફાઇબર માં જે જાડાઈઓ આવો છો તે તમે ઉકેલ તરીકે વિકસાવ્યા છે તેના કરતા ઘણી અલગ છે તે વાસ્તવમાં કેન્દ્રીય તિરાડ સાથે અનંત તકતી માટે હતું આપણે તે પ્રકારનો અભિગમ સ્વીકાર્યો છે કારણ કે પરિણામો અમને જે પણ મળ્યું છે તે આપણે જે પ્રકારનાં વિકાસને જોયા છે તેના અનુરૂપ હતા તેથી અંદાજ વ્યાજબી રીતે ઠીક છે કારણ કે તમે ખરેખર ચોક્કસ મૂલ્યો કરતાં તીવ્રતાના ક્રમને જોઈ રહ્યા છો પરંતુ લોકોએ ગ્રિફિથના સિદ્ધાંતના વિકાસ પર કેટલાક અન્ય વાંધા પણ ઉઠાવ્યા છે ચાલો આપણે જોઈએ અને જાણીએ કે લોકો તેનાથી શું બહાર આવ્યા છે કારણ કે જ્યારે તમે કોઈ નવી ઘટના જોઈ રહ્યા હોવ ત્યારે તમારે ગાણિતિક મોડેલિંગ કરવું પડશે અને ગાણિતિક મોડેલિંગ ને આવશ્યક સુવિધાઓ મેળવવી પડશે આપણે તેના તમામ પાસાઓને પકડી શકીશું નહીં કારણ કે જો તમે તમામ પાસાઓને પકડવાનો પ્રયત્ન કરશો તો સમગ્ર ગાણિતિક વિશ્લેષણ અત્યંત જટિલ બની જશે તેથી આપણે ચોક્કસ ઈજનેરી અંદાજો બનાવવાની જરૂર છે આમાંથી કેટલાક લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને ચાલો જોઈએ ગ્રિફિથ સિદ્ધાંતમાં શું મુશ્કેલીઓ છે 1968 માં ગુડિયરે નિર્દેશ કર્યો હતો કે તકતીમાં તાણ ઊર્જાની ગણતરી કરતી વખતે સપાટીના તણાવને કારણે ગ્રિફિથે તણાવની અવગણના કરી છે જુઓ ગ્રિફિથનો સમગ્ર સિદ્ધાંત ઓળખવા પર ટકેલો છે તમારે સપાટીની રચના માટે ઊર્જાની જરૂર છે અને આપણે સપાટીની ઊર્જા પણ જોઈ છે ખૂબ નાની હતી પરંતુ જો તમે ગાણિતિક દ્રષ્ટિકોણથી જોશો એકવાર તમે કહો કે સપાટીની ઊર્જા છે તો આપણે સપાટીની ઊર્જા પર જોયું છે તે સપાટીના તાણ જેવું જ છે તેથી તમને સપાટીઓ પર તણાવ છે તેથી વિશ્લેષણ માટે આનો હિસાબ આપવો પડશે તે ખૂબ નાનું હોઈ શકે છે તે સંબંધિત છે કે નહીં આપણે જોશું પરંતુ આ એક ખૂબ જ માન્ય વાંધો છે અને તે અહીં લખ્યું છે સપાટીની ઊર્જાનું અસ્તિત્વ સપાટીના તણાવનું અસ્તિત્વ સૂચવે છે અને આને સીમા મૂલ્ય સમસ્યામાં સમાવવું પડશે અને સપાટીના તણાવને કારણે આ સામાન્ય ટ્રેક્શન તરીકે દેખાશે હકીકતમાં લોકોએ આને સમાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમની પ્રકારની કસરત કરી છે અને તે 1975 માં રાજપક્ષે દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે છેલ્લે તારણ કા્યું હતું કે લાગુ પડતા તણાવની સરખામણીમાં સપાટી ઊર્જા શબ્દનો ફાળો નહિવત્ છે તેથી તે પૂરતું વાજબી છે તમને લાગે છે કે એક વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને છેલ્લે નિષ્કર્ષ એ છે કે તે ખરેખર બહુ અસર કરતી નથી ચાલો આગળ લઈ જઈએ અને બાદમાં 1985 માં કનિનેને રાજપક્ષેના કાર્યને વિસ્તૃત કર્યું અને ફ્રેક્ચર સ્ટ્રેન્થ નક્કી કરી જુઓ રાજપક્ષે અમુક તબક્કે અટકી ગયા આપણે વાસ્તવમાં ફ્રેક્ચરની મજબૂતાઈની ગણતરી કરી છે જેથી આપણે આપણી જાતને મનાવી શકીએ કે શા માટે સૈદ્ધાંતિક તાકાત ફ્રેક્ચરની તાકાતથી અલગ છે આપણે એક કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા કારણ સહજ ખામીઓની હાજરી હતી તેથી નવી રચના દ્વારા તપાસ કરવી સમજદાર છે ફ્રેક્ચરની તાકાત કેવી દેખાય છે શું બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે અને આ ખરેખર કનિનેન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ફ્રેક્ચર શક્તિ અભિવ્યક્તિ આ તીવ્રતાનું જણાયુંસિગ્મા F બરાબર 0 52 ગુણ્યા E ગુણ્યા gama S ભાગ્યા સંપૂર્ણ શક્તિ અડધા પાવર હકીકતમાં આપણે ફ્રેક્ચરની મજબૂતાઈની ગણતરી કરતાં આ પદ્ધતિ થોડી અલગ રીતે રજૂ કરવામાં આવી છે આપણે ફરીથી પણ જોઈશું કે આ કેવી રીતે ફરીથી બની શકે આપણે અભિવ્યક્તિને 2 દ્વારા pi E gamma s દ્વારા સંપૂર્ણ શક્તિ અડધા ભાગમાં જોયા છે અને જો તમે આ 2 ને pi દ્વારા બહાર કાો છો તો મૂલ્ય 0 80 છે તેથી તેનો અર્થ એ છે કે તે આ 0 52 ની ખૂબ નજીક છે તે દૂર નથી તીવ્રતાનો ક્રમ સમાન છે તેથી પૃષ્ઠતાણને કારણે સામાન્ય ટ્રેક્શન ને અવગણવું માન્ય છે કારણ કે આપણે એક ખૂબ જ જટિલ સમસ્યા જોઈ રહ્યા છીએ અને હકીકતમાં જો તમે જાઓ અને તમારી હૂપ સ્ટ્રેસ સમસ્યા જુઓ તો તમે વાસ્તવમાં p R ને t અને p R ને 2 t દ્વારા હૂપ સ્ટ્રેસ અને અક્ષીયલ સ્ટ્રેસ તરીકે અનુભવો છો અને જો તમે જઈને ધ્રુવીય કોઓર્ડિનેટ્સમાં સંતુલન સ્થિતિને સંતોષવાનો પ્રયત્ન કરો છો તો તે સંતુષ્ટ થશે નહીં સિવાય કે તમે સિગ્મા R ને ધ્યાનમાં લો જે ખૂબ જ નાની છે કારણ કે તે દબાણ P ના ક્રમનું છે તેથી અહીં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે એક સમાન ચર્ચા છે તે ઇચ્છનીય છે કે તમે સમાવિષ્ટ કરો પરંતુ જો તમે સમાવિષ્ટ કરો છો તો તેનાથી બહુ ફરક પડતો નથી અને તે આપણા માટે સૌલતભર્યું છે પરંતુ તે અન્ય મહત્વનું નિરીક્ષણ પણ આપે છે અન્ય અવલોકન એ હતું કે જો બાઉન્ડરી વેલ્યુ કોયડો યોગ્ય રીતે ઉભો કરવામાં આવે અને ઉકેલ મેળવી શકાય તો ઊર્જા સંતુલનના સ્પષ્ટીકરણની જરૂરિયાત નિરર્થક છે હકીકતમાં જો તમે બાઉન્ડરી વેલ્યુ યોગ્ય રીતે ઉભી કરી હોય તો તમે સમસ્યાને તેની સંપૂર્ણતામાં હલ કરી શક્યા હોત કારણ કે ઊર્જા સંતુલન લાવીને તમે વ્યાપક ચિત્રને બદલે વૈશ્વિક ચિત્ર જોઈ રહ્યા છો હકીકતમાં જ્યારે તમે સ્ટ્રેન્થ ઓફ મટિરિયલ્સ નો અભ્યાસક્રમ શીખી રહ્યા હોવ ત્યારે તમે આ પ્રકારની ચર્ચાઓમાં ન આવત આપણે વર્ગમાં શું કરીશું આપણે સૈદ્ધાંતિક પદ્ધતિ વિકસાવીશું અને પછી કહીશું કે અમને પરિણામ મળ્યું છે ઉપયોગિતા સાથે જારી રાખ્યું આપણે ક્યારેય પાછા જતા નથી અને તપાસ કરીએ છીએ કે સૈદ્ધાંતિક વિકાસ નો હાથધરેલ કોયડા માટે પૂરતો વ્યાપક હતો અગાઉના અભ્યાસક્રમોમાં આવી ચર્ચા નહોતી હકીકતમાં આ પ્રકારની ચર્ચા આપણે ફ્રેક્ચર મિકેનિક્સ ના અભ્યાસક્રમમાં આ કરવાનું ચાલુ રાખીએ છીએ કારણ કે તમે જે ઘટના જોઈ રહ્યા છો તે ખૂબ જટિલ છે હકીકતમાં જ્યારે હું વેસ્ટરગાર્ડના સ્ટ્રેસ ફંક્શન Westergaard's stress functionનો ઉપયોગ કરીને સ્ટ્રેસ ફીલ્ડ સમીકરણો વિકસાવું છું ત્યારે આપણે સીમા શરતો સ્પષ્ટ કરીશું અમને તણાવ ક્ષેત્રનું સમીકરણ પણ મળશે જે દરેક પુસ્તકમાં જોવા મળે છે પરંતુ આપણે ફરીથી પાછા જઈશું અને તપાસ કરીશું કે સીમાની સ્થિતિ યોગ્ય રીતે સંભાળવામાં આવી હતી કે નહીં તેથી ફ્રેક્ચર મિકેનિક્સ માટે કંઈક ખૂબ જ અનન્ય છે તેથી તમારે તેની સાથે જીવવાનું શીખવું પડશે અને આ પ્રકારના નિવેદનનું પરિણામ શું છે કે ઊર્જા સંતુલનનું સ્પષ્ટીકરણ નિરર્થક છે તેનો અર્થ એ છે કે સમસ્યાના કેટલાક પાસાને ઊર્જા સંતુલન દ્વારા સંપૂર્ણ રીતે પકડવામાં આવ્યા ન હતા અને તે ફ્રેક્ચર થિયરીના કેટલાક પાસાને અસર કરશે અને તમને જે મળે છે તે છે ગ્રિફિથે પોતે શોધી કા્યું છે કે ઊર્જા સંતુલન માપદંડ સંયુક્ત તણાવની સ્થિતિમાં ફ્રેક્ચર માટે ઉપયોગી નથી જુઓ જ્યારે તમે સિદ્ધાંત વિકસાવો છો ત્યારે તમે તેને મોડ મોડ II અને મોડ III માટે વ્યક્તિગત રીતે વિકસિત કરો છો પરંતુ વાસ્તવિકતામાં તમને હાથમાં સમસ્યાના આધારે વિવિધ પ્રમાણમાં આનું સંયોજન મળી શકે છે તેથી જ્યારે તમે ફ્રેક્ચર સિદ્ધાંત વિકસિત કરો છો ત્યારે તે તમને લોડિંગ ના સંયુક્ત મોડ્સને હલ કરવામાં મદદ કરશે તેથી ગ્રિફિથ દ્વારા પણ આ પ્રકારના પ્રતિબંધની નોંધ લેવામાં આવી હતી પરંતુ ગ્રિફિથ સિદ્ધાંત સામે એક મુખ્ય વાંધો હતો તે મુખ્યત્વે બરડ સામગ્રી માટે હતો આપણે જે અન્ય પાસાઓ પર ચર્ચા કરી તે ઘોંઘાટ વધુ હતી આ સૂક્ષ્મ પાસાઓ જેવા છે તેમ છતાં ઊર્જા પ્રકાશન દર ખૂબ ખૂબ ઉપયોગી અને અનુકૂળ ખ્યાલ છે હકીકતમાં એક વર્ગમાં મેં ઉછેર્યો જ્યારે તમે આ અભ્યાસક્રમ પૂર્ણ કરો છો ત્યારે ફ્રેક્ચર મિકેનિક્સ ને કયા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે તેમાંથી કેટલાક પ્રશ્નો જો સમય પરવાનગી આપે તો આપણે આજે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ફ્રેક્ચર માટે જરૂરી અને પૂરતી શરતો હવે આપણે ગ્રિફિથના વિશ્લેષણની ઉપયોગીતા જોઈએ છીએ અને આપણે પ્રશ્ન ઉભો કરીએ છીએ ફ્રેક્ચર માટે જરૂરી અને પૂરતી શરતો શું છે આપણે બધાએ ઊર્જા પ્રકાશન દર શું છે તેનો વિકાસ કર્યો છે અને આપણે એમ પણ કહ્યું છે કે સામગ્રીમાં સહજ પ્રતિરોધક છે અને અસ્થિરતાનો મુદ્દો ત્યારે થાય છે જ્યારે આ ઊર્જા પ્રકાશન દર પ્રતિકાર સમાન હોય અને આ સમીકરણ મોડ I GI સમાન RI માટે લખાયેલ છે તમે લોડિંગના અન્ય મોડ્સ માટે પણ સમાન લખી શકો છો જ્યારે પણ તમે ગાણિતિક ખ્યાલ વિકસિત કરો છો ત્યારે તમારે ખ્યાલ રાખવો પડે છે જ્યારે તમે કોઈ શરત જણાવો છો ત્યારે તમારે તપાસ કરવી પડશે કે શરત જરૂરી શરત તેમજ પૂરતી શરત છે જુઓ આ ખૂબ મહત્વનું છે માત્ર એક શરત પર પહોંચવાથી સમસ્યાનું નિવેદન પૂર્ણ નથી તમારે તેની તપાસ કરવી પડશે અને જો તમે ખરેખર બરડ સામગ્રીના કિસ્સામાં જુઓ છો તો એવું બને છે કે અમને જે મળ્યું છે તે પણ પૂરતી સ્થિતિ છે પરંતુ જ્યારે આપણે ગ્રીફિથનું વિશ્લેષણ ઉચી શક્તિ ધરાવતી તન્ય સામગ્રી માટે કરીએ છીએ ત્યારે આવું નથી તમારે બીજી શરત પર પણ ધ્યાન આપવું પડશે જે ડાવ G ભાગ્યા ડાવ a બરાબર ડાવ R ભાગ્યા ડાવ a છે આ ઢાળ પણ મેળ ખાતી હોવી જોઈએ તેથી આ પૂરતી સ્થિતિ સ્પષ્ટ કરે છે અને આ આપણે જોઈશું કે આવું કેમ થાય છે જ્યારે આપણે ઉચ્ચ તાકાત નમ્ર સામગ્રી માટે ગ્રિફિથ સિદ્ધાંતમાં ફેરફાર કરીએ છીએ પરંતુ આમા પ્રવેશતા પહેલા આપણે આ ઓળખ પર નજર કરીશું અને એ પણ શોધવાનો પ્રયત્ન કરો કે તમે કયા વર્ગના પ્રશ્નોના જવાબો મેળવી શકશો આપણે ખરેખર અગાઉ ગ્રાફિકલ રજૂઆત જોઈ છે આપણે તે ફરી જોઈશું આપણે સપાટીની ઊર્જા તાણ ઊર્જા અને કુલ ઊર્જાને વ્યક્તિગત રીતે જોયું છે પછી આપણે કહીએ છીએ કે તમે જટિલ તિરાડ લંબાઈ ઓળખી શકો છો અને આપણે કહીએ છીએ કે ફ્રેક્ચર અસ્થિરતા થાય છે અને આ ઉપયોગી હતું જ્યારે તમે ખરેખર આ સપાટી ઊર્જા વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો અને જ્યારે તમે સૈદ્ધાંતિક શક્તિની પણ ગણતરી કરી રહ્યા છો સપાટી ઊર્જાની દ્રષ્ટિએ આ પ્રકારની અભિવ્યક્તિને જોઈને સૈદ્ધાંતિક શક્તિ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવામાં મદદ મળી તે સપાટી ઊર્જાની દ્રષ્ટિએ પણ વિકસાવવામાં આવી હતી પરંતુ જો તમે તેને સામાન્ય બનાવવા માંગતા હો તો G અને R ની દ્રષ્ટિએ જોવું તે મુજબની છે R એ સામગ્રીની સહજ મિલકત માનવામાં આવે છે અને બરડ સામગ્રીના કિસ્સામાં આર સપાટીની ઊર્જા સાથે જોડાયેલ છે જ્યારે તમે કહો છો સપાટીની ઊર્જા તમારી પાસે તે સતત હોય છે અને આપણે અન્ય પ્રકારની આલેખીય રજૂઆત વિકસાવીશું તમારે જોવું પડશે કે આ અક્ષો કેવી રીતે નામાંકિત થયેલ છે ધન x અક્ષ પર તમારી પાસે વધતી તિરાડ વૃદ્ધિ છે ઋણ x અક્ષ પર તમારી પાસે પ્રારંભિક તિરાડ છે આ કંઈક અલગ છે આ પ્રકારના આલેખ તમે અન્ય શાખાઓમાં તેનો ઉપયોગ કર્યો ન હોત જ્યારે તમે ફ્રેક્ચર પર આવો છો ત્યારે તમારી પાસે વિવિધ પ્રકારના આલેખ રજૂ કરવામાં આવી રહ્યા છે વાય અક્ષ પર ઊર્જા દોરવામાં આવે છે હું ઈચ્છું છું કે તમે આનો સુઘડ રેખાચિત્ર બનાવો અને R પર ધ્યાન કેન્દ્રિત કરો ગામા ક્રિટિકલ પર વધુ ધ્યાન આપશો નહીં આપણે ખરેખર તપાસ કરી રહ્યા નથી કે વાસ્તવિક મૂલ્ય શું છે તમે જુઓ કે આર શું છે આર એક પ્રતિકાર છે અને આ કિસ્સામાં આપણે આને સતત તરીકે લીધો છે તેથી આ એક આડી રેખા જેવું હશે અને ચાલો કેન્દ્રીય તિરાડ સાથે અનંત તકતીની સમસ્યા જોઈએ આપણે સતત લોડ અને સતત સ્થાનાંનતરણના બંને કિસ્સાઓ જોયા છે અને સૂક્ષ્મ તફાવત હતો સતત લોડના કિસ્સામાં બે નવી સપાટીઓની રચના માટે ઊર્જાની જરૂરિયાત બાહ્ય લોડમાંથી આવી છે તેનો એક ભાગ પ્રણાલીની તાણ ઊર્જા વધારવામાં ગયો અને તેનો ભાગ બે નવી સપાટીની રચના માટે આવ્યો સતત વિસ્થાપન અથવા સ્થિર પકડના કિસ્સામાં તે તાણ ઊર્જામાંથી આવી રહ્યું હતું તેથી તિરાડ વધતી હોવાથી પ્રણાલીની તાણ ઊર્જા ઘટી રહી હતી અને અમારી અગાઉની બધી ચર્ચાઓ અમારું ધ્યાન ફક્ત અસ્થિરતાના મુદ્દા સુધી મર્યાદિત કરે છે આપણે જોયું નથી G બરાબર R પછી શું થાય છે આપણે આ બેમાં સૂક્ષ્મ તફાવત જોઈશું અને અનંત થાળી માટે આપણને મળેલી અભિવ્યક્તિ શું છે તે Pi સ્ક્વેર્ સિગ્મા જે E દ્વારા વિભાજીત કંઈક હતું તેથી તે તિરાડ લંબાઈનું રેખીય વિધેય છે તેથી મારી પાસે એક રેખીય વળાંક છે અને આ તણાવનું મૂલ્ય શું છે તેના પર નિર્ભર છે ધારો કે હું તણાવ લાગુ કરું છું જે પૂરતી નાની હોય છે જ્યારે તમે તે ઊર્જાને તિરાડ લંબાઈના કાર્ય તરીકે કાવતરું કરો છો તો તે માત્ર અહીં જ અથાડશે તેથી ગમે તે હોય ઊર્જાની ઉપલબ્ધતા પ્રતિકારથી ઘણી નીચે છે તેથી તિરાડ સ્થિર રહેશે તે વધશે નહીં હવે હું તણાવ વધારે છે તણાવની તીવ્રતા સિગ્મા 1 જેવી કંઈક છે હજુ પણ તણાવ જટિલ નથી આપેલ તિરાડ લંબાઈ માટે અમારી બધી અગાઉની ચર્ચાએ બતાવ્યું છે કે તમે અનુરૂપ જટિલ તણાવ શોધી શકો છો આ તે છે જ્યા તમને લાગે છે કે ગ્રિફિથ સિદ્ધાંત ઇંગ્લિસ સોલ્યુશનની પૃષ્ઠભૂમિ પર ઉપયોગી છે ઇંગ્લીસ સોલ્યુશન એલર્ટ તિરાડ જોખમી છે તેણે ખૂબ જ અસુવિધાજનક જવાબ પણ આપ્યો ખૂબ જ નાની તિરાડ ખૂબ જ નાના ભાર માટે પણ ખૂબ ઊચા તણાવ વિકસિત થશે જો તમે ખરેખર તે જુઓ છો તો તમારી પાસે માત્ર પાવડર હશે તમારી પાસે કોઈ નક્કર સ્વરૂપ રહેશે નહીં તે માત્ર ગ્રિફિથનું વિશ્લેષણ હતું જેણે સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે ક્રિટિકલ ક્રેક લેન્થ કહેવાય છે અથવા આપેલ તિરાડ લંબાઈ માટે ત્યાં એક જટિલ તણાવ હોવો જોઈએ અમે તે પ્રકારની અભિવ્યક્તિ જોઈ હતી તેથી અહીં જે દોરવામાં આવ્યું છે તે છે જ્યારે તણાવનું સ્તર નિર્ણાયક તાણથી નીચે હોય છે ત્યારે ઊર્જા આલેખ આના જેવો દેખાશે આ ઊર્જા પ્રકાશન દર માટે છે હવે ચાલો તણાવનું સ્તર વધારીએ હવે મારી પાસે તણાવ સ્તર છે જેમ કે સિગ્મા C 1 C સૂચવે છે કે તે એક જટિલ તણાવ છે અને શું થાય છે આ નિર્ણાયક તણાવ માટે G નું મૂલ્ય R ની બરાબર છે તેથી આ અસ્થિરતાના મુદ્દાને સૂચવે છે અને આપણે સતત લોડ તેમજ સતત સ્થાનાંતરણની ભૂમિકા પર ધ્યાન આપ્યું છે અને કહ્યું છે કે બંને કિસ્સાઓમાં ઊર્જા ઉપલબ્ધતા સમાન છે જ્યા સુધી વધતા મૂલ્યો નાના છે તેથી સતત લોડ અને સતત સ્થાનાંતરના બંને કિસ્સાઓ આને સંતોષશે પરંતુ તેનાથી આગળ આ બે અલગ હશે આપણે તે પણ જોઈશું અને આ તે છે જે તમે અહીં જુઓ છો સતત લોડના કિસ્સામાં ઊર્જાની ઉપલબ્ધતા વધતી રહેશે કારણ કે તિરાડ લંબાઈમાં વધે છે જેમ જેમ તિરાડ વધે છે તેમ ઊર્જા વધતી રહેશે કારણ કે તિરાડ સપાટીઓની રચના માટે ઊર્જા બાહ્ય કામથી આવી રહી હતી અને જેમ જેમ તિરાડ આગળ વધી રહી છે તમારી પાસે બાહ્ય બળ દ્વારા વધુ ને વધુ કામ કરવામાં આવશે અને આ ઉપલબ્ધ હશે નિશ્ચિત પકડના કિસ્સામાં ગમે તે તાણ ઊર્જા સંગ્રહિત થાય છે તે સમાપ્ત થાય છે તેથી આ આના જેવો આકાર લેશે તેથી આપણી બધી ભાવિ ચર્ચાઓ માટે આપણે ફક્ત આ સતત ભાર રાખી શકીએ છીએ અને તેનો અર્થ શું છે ધારો કે મારી પાસે તિરાડ સપાટીઓની રચના માટે જરૂરી કરતાં વધુ ઊર્જા છે આ વધતા વેગ પર તિરાડને આગળ ધપાવશે તો શું થશે તિરાડ શરૂ થશે અને તે વેગ પ્રાપ્ત કરશે લોકોએ ફોટોઈલાસ્ટિક પ્રયોગોનો ઉપયોગ કરીને તે બધાનો અભ્યાસ કર્યો છે હવે ચાલો બીજો કેસ જોઈએ અહીં મેં 1 ની પ્રારંભિક તિરાડ લંબાઈ માટે આલેખ દોર્યો છે ધારો કે મારી પાસે લાંબી તિરાડ છે હું આલેખીય રજૂઆતનો ઉપયોગ કેવી રીતે કરી શકું અને આપણે પહેલેથી જ નોંધ્યું છે ઋણ x અક્ષ પર મેં પ્રારંભિક તિરાડ મૂકી તેથી હું મારો આલેખ આ બિંદુથી શરૂ કરીશ જો મારી પાસે તિરાડ લંબાઈ આટલી છે આ રીતે હું શરૂ કરીશ તેથી ચાલો તેમાંથી ઊર્જા પ્રકાશન દરનું કાવતરું શરૂ કરીએ તો તે શું બતાવે છે આ બે આલેખ સમાંતર છે આ પોતે જ બતાવે છે કે તણાવ સ્તર સરખા છે અને આ તણાવ સ્તર પર નાની તિરાડ માટે કોઈ ફ્રેક્ચર નહોતું સમાન તણાવ સ્તર માટે તે લાંબા સમય સુધી તિરાડ માટે નિર્ણાયક તણાવ બની જાય છે અને ફ્રેક્ચર ની શરૂઆત પછી સતત ભાર અને સતત વિસ્થાપન માટે આલેખ અલગ હશે તેથી તમે તેને અહીં જુઓ છો અને અહીં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ છે કે જટિલ તણાવ સિગ્મા સી 2 સિગ્મા C 1 કરતા ઓછો છે અને આ આપણી કોઠાસૂઝ કરે છે તમે જાણો છો લાંબી તિરાડ માટે ફ્રેક્ચર શરૂ કરવા માટે નાના તણાવની જરૂર પડશે આપણે તે રેસિડૂયલ સ્ટ્રેન્થ ડાયાગ્રામમાં પણ જોયું છે અને આ ફ્રેક્ચર પ્રક્રિયામાં સામેલ શક્તિઓનું પ્રતિનિધિત્વ કરવાનું એક નવું સ્વરૂપ છે આપણે ઊર્જા પ્રકાશન દર અને પ્રતિકાર જોઈ રહ્યા છીએ આ બધી ચર્ચાઓ બરડ સામગ્રી સુધી મર્યાદિત છે આ જ કારણ છે કે આપણે આ R ને સતત રાખ્યા છે આપણે કેટલાક અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપીશું હવે સતત લોડના કિસ્સામાં તમારી પાસે વધુ ઊર્જા ઉપલબ્ધતા છે તેથી તેનો અર્થ એ છે કે તિરાડ વેગ પ્રાપ્ત કરશે અને મેં જે પણ ઉલ્લેખ કર્યો છે તે અહીં સારાંશ તરીકેનો મુદ્દોછે આપણે તેને ફરીથી જોઈશું અને પછી આગળની સ્લાઈડ પર જઈશું બરડ સામગ્રીમાં તિરાડ શાખાઓ સતત લોડ અને સ્થિર પકડ બંને માટે તિરાડ વિકાસની શરૂઆત માટેની શરત સમાન છે ગ્રાફ જોઈને આપણે ખરેખર આપણી જાતને મનાવી છે તિરાડ અસ્થિરતાના બિંદુએ બંને કિસ્સાઓમાં ઊર્જા પ્રકાશન દર સમાન છે જેમ મેં નિર્દેશ કર્યો છે નિશ્ચિત પકડમાં બાહ્ય લોડ કોઈ કામ કરતું નથી તિરાડ આગળ વધતા ઊર્જા પ્રકાશન દર ઘટે છે વધુ ચર્ચા માટે ચાલો સતત લોડ કિસ્સા પર વિચાર કરીએ અહીં એક મુખ્ય મુદ્દો એ છે કે વધતી ઊર્જા ઉપલબ્ધતા તિરાડ વેગમાં વધારો તરફ દોરી જાય છે અને આપણે અગાઉ પણ નોંધ્યું છે કે તિરાડો કોઈપણ સામગ્રીમાં માત્ર ચોક્કસ મહત્તમ વેગ પ્રાપ્ત કરી શકે છે તે સામગ્રીમાં રેલે તરંગની ગતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તેનાથી આગળ તિરાડો ઝડપથી મુસાફરી કરી શકતી નથી તે ઝડપ લેશે પરંતુ મહત્તમ ઝડપ રેલી તરંગ ઝડપ દ્વારા મર્યાદિત હશે અને આપણે ફરીથી જોઈશું કે આપણે જે ઉદાહરણ જોયું તે શું હતું અને તે પહેલાં આપણે ડાયનેમિક ફોટોઈલાસ્ટીસીટી પર પ્રયોગનો બીજો રસપ્રદ સમૂહ પણ જોઈશું અને આ ગામાને તમારી સપાટીની ઊર્જામાં મૂંઝવશો નહીં આ આલેખ શું બતાવે છે તમારી પાસે x અક્ષ પર તણાવની તીવ્રતા પરિબળ છે વાય અક્ષ પર તિરાડ સ્પીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક બિંદુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તમારી પાસે બે અલગ અલગ નમુનાઓનો ડેટા છે અને જે કરવામાં આવે છે તે છે તિરાડને પ્રચાર કરવાની મંજૂરી છે તેથી તેઓ પ્રાયોગિક માપમાંથી K નું મૂલ્ય તેમજ વેગ બંને શોધવા માટે સક્ષમ હતા અને જ્યારે તમે તે બિંદુઓને K વિરુદ્ધ વેગના કાર્ય તરીકે કાવતરું કરો છો ત્યારે તે આ પ્રકૃતિનો આકાર લે છે આ ગામા જેવો દેખાય છે તેથી આ ગામાને સપાટીની ઊર્જા તરીકે મૂંઝવશો નહીં કારણ કે આપણે ગામાનો ઉપયોગ સપાટીની ઊર્જા તરીકે કર્યો છે અને ફ્રેક્ચર સાહિત્યમાં ફરીથી પ્રતીકવાદ ક્યારેક મૂંઝવણમાં મૂકે છે જુઓ ઉદાહરણ તરીકે તેઓ જાડાઈ તરીકે બિનપરંપરાગત મૂડી B નો ઉપયોગ કરે છે આ આપણે ટેવાયેલા નથી અને બીજું પાસું એ છે કે જો તમે ફટીગ જુઓ છો તો પ્રતીક R નો ઉપયોગ તણાવ ગુણોત્તર માટે થાય છે હકીકતમાં ફટીગ અને ફ્રેક્ચર નજીકથી એકબીજા સાથે જોડાયેલા છે તેમ છતાં તેઓએ પ્રતિકારને મૂડી R તરીકે બનાવ્યો છે તેથી તમારે સંદર્ભના આધારે સમજવું પડશે કે પ્રતીક શું સૂચવે છે કારણ કે જો તમે પ્રતીકને જુઓ સંદર્ભની બહાર તમે તેને અલગ રીતે અર્થઘટન કરી શકો છો તેથી જ્યારે તમે તે મુદ્દાઓ મૂકો છો ત્યારે અહીં શું બતાવવામાં આવે છે અને તે એક મુશ્કેલ પ્રયોગ છે તમે જાણો છો કે તમારે K ની કિંમતની ગણતરી કરવી પડશે જો સમય આ કોર્સના ભાગ રૂપે પરવાનગી આપે તો હું તમને ફોટોઈલાસ્ટિક ડેટામાંથી K કેવી રીતે શોધવું તે પણ કહીશ તેથી ગતિશીલ ફોટોએલાસ્ટીક પ્રયોગોમાંથી તેઓ વેગનું માપ તેમજ K મેળવવા સક્ષમ હતા અને આ શું બતાવે છે જ્યારે મૂલ્ય K1C ના નિર્ણાયક મૂલ્ય સુધી પહોંચે ત્યારે તિરાડનો પ્રચાર કરવો પડે છે જોકે તે ઊર્જા પ્રકાશન દર પ્રકરણ છે આપણે તણાવ તીવ્રતા પરિબળ વિશે વાત કરવાનું ટાળી શકતા નથી આલેખ તણાવ તીવ્રતા પરિબળની દ્રષ્ટિએ રજૂ થાય છે અને તમને લાગે છે કે K ના ચોક્કસ મૂલ્ય પર તિરાડ શરૂ થાય છે અને થોડા સમય પછી સફળ શાખાઓ જોવા મળે છે તેથી લોકોએ પ્રયોગો કર્યા છે અને ચકાસ્યું છે કે તિરાડ માત્ર મહત્તમ વેગ પ્રાપ્ત કરી શકે છે વેગથી આગળ તેને શાખા બહાર કરવી પડે છે તેથી આ અવલોકન કરવામાં આવે છે અને આપણે ફરીથી કાલ્થોફ દ્વારા કરવામાં આવેલા પ્રયોગને જોઈશું જે સિમ્યુલેશન તરીકે દર્શાવવામાં આવ્યું હતું અહીં તિરાડ ચોક્કસ વેગ સાથે ફરે છે વેગ વધે છે તે પછી શાખાઓ તોડી નાખો આ તમે આ પહેલા જોયું છે હવે ઊર્જા પ્રકાશન દર અને પ્રતિકાર તરીકે તમે જે કંઈપણ સમજ્યા છે તેના અમારા જ્ઞાન સાથે શું કોઈ બુદ્ધિગમ્ય સમજૂતી આપવી શક્ય છે આપણે એ પણ શોધવા માટે સક્ષમ હોવા જોઈએ શું આપણે જે આલેખ જોયા છે તેના આધારે તિરાડ શાખાઓ સમજાવવાની સ્થિતિમાં છીએ આ એનિમેશન જુઓ હું જે બતાવવા માંગુ છું તે એ છે કે મારી પાસે એક તિરાડ છે અને y અક્ષ પર મેં પ્રતિકાર R અને 2 ગણા R અને 3 ગણા Rને અનુરૂપ એક આડી રેખા દોરેલી છે અને પ્રારંભિક તિરાડને a અને ધન x અક્ષ પર દોરો તમે ડેલ્ટા એ દોરો છો તેથી તિરાડ ત્યારે જ શરૂ થશે જ્યારે તણાવનું સ્તર પૂરતું ઊંચું હોય તેથી તમારે જે જોવાનું રહેશે તે છે હું આ સ્થાનમાં તિરાડની વૃદ્ધિ બતાવી રહ્યો છું અને તમે અહીં ઊર્જાની ઉપલબ્ધતા જોશો તેથી તમારે આ બે જોવું જોઈએ પછી તમે ખૂબ સારી રીતે સમજી શકશો હવે શું થાય છે સ્થિર તિરાડ વધવા માંડે છે તે તમે અહીં જુઓ છો તિરાડ શરૂઆતમાં સ્થિર હતી જ્યાં સુધી તણાવ સિગ્મા સી સુધી વધતો નથી ત્યાં સુધી તિરાડ શરૂ થશે નહીં અને આ આલેખ જશે અને આ આલેખને હિટ કરશે જ્યારે તે 2R બને છે ચાલો જોઈએ શું થાય છે તો તમને શું મળે છે 2R ની બહાર તમને લાગે છે કે તિરાડ શાખાઓ બંધ છે તમારી પાસે બે શાખાઓ છે દરેક શાખા એક પ્રતિકાર R પ્રદાન કરી રહી છે અને આપણે ગમે તે ચર્ચા કરીએ તે ખૂબ જ સરળ છે આપણે ગતિ ઊર્જાની ભૂમિકા પર વિચાર કરી રહ્યા નથી તે એકદમ બરાબર છે મારો કહેવાનો અર્થ છે કે તે તમને વૈચારિક પ્રશંસા આપે છે કે તિરાડ શાખા શા માટે શક્ય છે આપણે પહેલેથી જ જોયેલા ખ્યાલોમાંથી તે કેવી રીતે સમજાવી શકાય તે પ્રથમ અંદાજ છે તિરાડ શાખા થઈ શકે છે તે પોતાને સમજાવવા માટે તે વ્યાજબી રીતે પૂરતું છે હવે ચાલો જોઈએ ઊર્જા સતત વધતી રહે છે તિરાડ વધી રહી છે તેથી તેનાથી આગળ તમને ત્રણ તિરાડો નીપજે છે અને તમારી પાસે pi સિગ્મા c સ્ક્વેર્ c વત્તા ડેલ્ટા a ને E દ્વારા વિભાજીત કરવામાં આવ્યું છે તેથી આ તમને એક બુદ્ધિગમ્ય સમજૂતી આપે છે શા માટે તિરાડ શાખા શક્ય છે તેથી હવે હું શું કરીશ હું આ એનિમેશન ફરીથી મૂકીશ તમે માત્ર અવલોકન કરો એનિમેશન સચિત્ર છે તમે જુઓ કે ઊર્જા ઉપલબ્ધતા શું છે અને પ્રતિકાર શું છે અને સમાંતર રીતે જુઓ કે તિરાડ કેવી રીતે વધે છે અને તે યોજનાકીય છે તમે જાણો છો કે તિરાડ બ્રાન્ચિંગને સમજાવવા માટે તમારે તેને પ્રથમ ઓર્ડર અંદાજ તરીકે લેવું પડશે તેથી જ્યા સુધી તમે નિર્ણાયક તણાવ સુધી પહોંચશો નહીં ત્યાં સુધી તિરાડ શરૂ થશે નહીં જ્યારે ઊર્જાનું સ્તર પૂરતા પ્રમાણમાં ઊચું હોય છે ત્યારે તે બહાર નીકળી જાય છે જ્યારે વધુ ઊર્જા પંપ કરવામાં આવે છે ત્યારે તે વધુ શાખાઓ અને તમને ધ્યાનમાં લે છે તમારે ધ્યાનમાં લેવું જોઈએ કે મેં એક નાની તિરાડ સાથે ખરેખર અનંત તકતી લીધી છે તિરાડ તેની બીજી ધાર જોઈ નથી જે થાય છે તે બધું તે એક કાલ્પનિક પ્રયોગ છે પરંતુ તમને વ્યાજબી પ્રશંસા આપે છે કે ઊર્જા પ્રકાશન દર અને પ્રતિકારના આધારે તિરાડ શાખા સમજાવી શકાય છે ઇરવિન ઓરોવન ગ્રિફિથના સિદ્ધાંતને નરમતન્ય ઘન પદાર્થો સુધી વિસ્તૃત કરે છે હવે ચાલો જોઈએ કે ઇરવિન અને ઓરોવાનનું યોગદાન શું હતું જુઓ ફ્રેક્ચર મિકેનિક્સ સમાજ માટે ઉપયોગી હોવું જોઈએ અને આપણી પાસે નમ્ર સામગ્રીથી બનેલા ઘણા માળખા છે જ્યાં સુધી હું વિકસિત ખ્યાલોને નરમ સામગ્રી સુધી વિસ્તૃત ન કરું ત્યાં સુધી ફ્રેક્ચર મિકેનિક્સ ઉપયોગી થશે નહીં અને આ ઇરવિન અને ઓરોવાન દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ ગ્રિફિથના વિશ્લેષણને વિસ્તૃત કર્યું છે અને શું તફાવત છે બરડ સામગ્રીના કિસ્સામાં તિરાડોને આગળ વધારવા માટે સપાટી ઊર્જાના ક્રમમાં ઓછી ઊર્જાની જરૂર પડે છે તેથી એકવાર તિરાડ શરૂ થાય છે તે વિનાશક નિષ્ફળતા તરફ દોરી જાય છે અને આ રીતે બરડ સામગ્રી વર્તે છે બરડ સામગ્રીના કિસ્સામાં એક મુખ્ય ધારણા જુઓ R સતત રહી હતી પ્લાસ્ટિક વિકૃતિને કારણે સપાટીની ઊર્જાનું મૂલ્ય શું છે અને ઊર્જાનું મૂલ્ય શું છે તે પહેલાના વર્ગોમાં આપણે પહેલેથી જ જોયું છે તે સપાટી ઊર્જા કરતા વધારે તીવ્રતાના ઘણા ઓર્ડર હતા તેથી તે જ અહીં ઉલ્લેખિત છે તેથી મોટાભાગની ઈજનેરી સામગ્રીઓમાં સપાટીની ઊર્જા કરતાં ઘણી મોટી ઊર્જા તિરાડ ઉગાડવા માટે જરૂરી છે આ એક પાસું છે બીજું પાસું છે તે સતત રહેતું નથી પ્રતિકાર સતત રહેતો નથી અને લોકોએ જે પ્રશ્ન કર્યો તે હતો હવે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ જાણીએ છીએ તેથી હું સીધા જ કહું છું કે પ્લાસ્ટિક વિકૃતિને કારણે તે ઊર્જા છે તે દિશામાં વિચારતી વખતે તેઓએ દલીલ કરી કે ઘન સપાટીની ઊર્જા ઉપરાંત કેટલીક અન્ય પદ્ધતિઓ કાર્યરત છે જેમાં મોટી માત્રામાં ઊર્જાનો સમાવેશ થાય છે અને નમ્ર સામગ્રીના કિસ્સામાં તે ભૌતિક ઘટના શું છે તે પ્લાસ્ટિકની વિરૂપતા છે અને જે ક્ષણે તમે પ્લાસ્ટિક વિકૃતિ પર આવો છો શું થાય છે તે ઉલટાવી શકાય તેવું છે ઊર્જા ખોવાઈ જાય છે તે ઉલટાવી શકાય તેવી સિસ્ટમ જેવું નથી સમગ્ર ગ્રિફિથ સિદ્ધાંત તેમણે સિસ્ટમ ઉલટાવી શકાય તેવા આધાર પર આધારિત ઊર્જા સંતુલન વિકસાવ્યું તેથી હવે આપણા માટે તન્ય ઘન પદાર્થો પર ફ્રેક્ચર મિકેનિક્સ લાગુ કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઈજનેરી પગલું બનાવવું પડશે તે ખૂબ જ સરળ ફેરફાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના ફેરફારને ન્યાયી ઠેરવતી વખતે તેઓ ફરીથી ઇંગ્લિસ દ્વારા યોગદાન લાવે છે ઇંગ્લિસે બતાવ્યું કે તિરાડ ટીપ્સ પર તણાવ ખૂબ મોટો છે એટલા મોટા કે તેઓ તિરાડ ટીપની સામે સ્થિતિસ્થાપક વિકૃતિનું કારણ બને છે જુઓ તમારે નિવેદનને વિકસિત કરવામાં આવ્યું હતું તે સમયના સંદર્ભમાંથી જોવું પડશે લોકોને વ્યવહારમાં બ્રિટલ ફ્રેક્ચર માં તન્ય માળખાં નિષ્ફળ મળ્યાં તેથી તેમના માટે તેઓએ ફરીથી ખાતરી કરવી પડશે હા તિરાડોની નજીક પ્લાસ્ટિક વિકૃતિ છે જ્યારે સમગ્ર માળખું હજુ પણ સ્થિતિસ્થાપક સ્થિતિમાં રહે છે તેથી તેને મનાવવા માટે તેઓએ ઇંગ્લિસનું વિશ્લેષણ લાવવું પડશે અને પછી બતાવો કે તમારી પાસે તિરાડ ટિપ પર ચોક્કસપણે સ્થિતિસ્થાપક વિકૃતિ હશે અને મેં ઉલ્લેખ કર્યો છે તેમ અહીં લખ્યું છે કે સ્થિતિસ્થાપક વિરૂપતા ઉલટાવી શકાય તેવું નથી તેથી જ્યારે તણાવ મુક્ત થાય છે ત્યારે શરીર તિરાડ ટીપની નજીક તેની મૂળ રૂપરેખાંકન પ્રાપ્ત કરશે નહીં અને શું થાય ઊર્જા જે સ્થિતિસ્થાપક વર્તનનું કારણ બને છે તે છેવટે ગરમી ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને આસપાસના વિસ્તારમાં ખોવાઈ જાય છે તે એકદમ બરાબર છે આ બધું ઊભુ રાખીને નહીં ઇરવિને શું સૂચવ્યું હતું તેમણે સરળ રીતે કહ્યું કોઈપણ રીતે જે આ સ્લાઇડમાં દેખાતું નથી કોઈપણ રીતે હું શોધીશ કે અન્ય પાસાઓ શું છે તેથી ધાતુઓના કિસ્સામાં તિરાડ ટીપની નજીકમાં કાયમી વિરૂપતા મુખ્યત્વે ગતિ અને વિઘટનનું ઉદ્ભવવું ગ્રેઈન્સ અને ગ્રેઈન્સ ની સીમાઓનું પરિભ્રમણ પોલી રચના વગેરે દ્વારા થાય છે જો સામગ્રી ઓછી યીલ્ડ સ્ટ્રેસ ની હોય તો પ્લાસ્ટિક ઝોન નું કદ મોટું છે મોટા પ્લાસ્ટિક ઝોનનો અર્થ એ છે કે તિરાડ ટીપને આગળ વધારવા માટે મોટી માત્રામાં ઊર્જાની જરૂર પડે છે તેથી આ બધા ફરીથી ખાતરી આપનારા નિવેદનો છે તેમના માટે પદ્ધતિ ઘડવા માટે તેઓએ પોતાની જાતને સમજાવવી પડશે કે પ્લાસ્ટિક વીરૂપણનું મોટું મૂલ્ય છે અને તેમણે ગ્રિફિથના વિશ્લેષણમાં ખૂબ જ સરળ ફેરફાર કર્યો તમે જાણો છો કે તે ખૂબ જ બુદ્ધિશાળી પગલું છે તેથી તેણે શું કર્યું તેણે કહ્યું ફક્ત ગામા s લખવાને બદલે ગામા s અને ગામા p નો સરવાળો લો અને તમે જે પણ ઊર્જા પ્રકાશન દર તરીકે ચર્ચા કરી છે આપણે હજી પણ તેનો ઉપયોગ કરીશું સંપૂર્ણપણે કોઈ સમસ્યા નથી પરંતુ પ્રતિકારક વર્તન અલગ છે જેમ જેમ તિરાડ આગળ વધે છે તેમ પ્રતિકારક વર્તન બદલાતું રહે છે એટલું જ નહીં તિરાડ શરૂ કરવા માટે પણ તમારે મોટી માત્રામાં ઊર્જાની જરૂર છે અને જ્યારે તમે તેની વાસ્તવિક પ્રયોગો સાથે સરખામણી કરો ત્યારે આ અપીલ કરે છે તન્ય સામગ્રીના કિસ્સામાં તિરાડ વધવા માટે તમારે પૂરતા પ્રમાણમાં તાણ લાગુ કરવાની જરૂર છે તેથી તેમણે ખરેખર પ્રતિકારના ખ્યાલને ઝટકો આપ્યો હતો તેમણે જે પ્રતિકાર કર્યો હતો તેને ફક્ત ગામા S વત્તા ગામા P તરીકે બદલ્યો હતો પ્લેન સ્ટ્રેનમાં આર કર્વ અને આપણે જોઈશું કે આલેખમાં પ્રતિકાર કેવો દેખાય છે અને અહીં તમારે પ્લેન સ્ટ્રેસ કેસ માટે અલગથી અને પ્લેન સ્ટ્રેન કેસ માટે અલગથી વર્ગીકૃત કરવું પડશે આ ફરી એક સમાન આલેખ છે જે આપણે બરડ સામગ્રી માટે દોર્યો હતો X અક્ષ પર તમે ડેલ્ટા a વધતી તિરાડ ગ્રોથ મૂકો ઋણ x અક્ષ પર પ્રારંભિક તિરાડ મૂકો Y અક્ષ પર તમારી પાસે ઊર્જા છે અને તમે જુઓ કે પ્રતિકાર કઈ રીતે દર્શાવવામાં આવ્યો છે ઉચ્ચ તાકાત તન્ય સામગ્રીના કિસ્સામાં તિરાડ વૃદ્ધિ સામે પ્રતિકાર સતત રહેતો નથી પરંતુ તિરાડ વધે તે સાથે વધે છે પરંતુ પ્લેન સ્ટ્રેન કેસના કિસ્સામાં આ વધારો વ્યાજબી રીતે નાનો છે આપણે ચિત્ર પૂર્ણ કરીશું અને તમે જોશો તદ્દન અલગ પ્રકારનું ચિત્ર જ્યારે તમે પ્લેન સ્ટ્રેસ કેસ માટે જુઓ છો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે પ્લેન સ્ટ્રેસ સમસ્યાઓના કિસ્સામાં લોકોએ સ્થિર ફ્રેક્ચરનું અવલોકન કર્યું છે અને ત્યારબાદ અસ્થિર ફ્રેક્ચર છે તેથી હવે આપણે સતત આર થી ચલ આર તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે આર વળાંક ખ્યાલ સાથે અમારા માટે સ્થિર ફ્રેક્ચર ની ઘટના સમજાવવી શક્ય છે જો હું તે સમજાવવા માટે સક્ષમ છું અને તમને ખાતરી થઈ છે તો પછી આપણે જે કરી રહ્યા છીએ તે યોગ્ય દિશામાં છે જુઓ વધારે ગણિતમાં પ્રવેશ્યા વિના આપણે ફ્રેક્ચર મિકેનિક્સ માં અમુક મુખ્ય ખ્યાલોને સમજવાની સ્થિતિમાં છીએ અને અમારી પાસે હવે મીડિયા મારફતે છે પ્લેન સ્ટ્રેન કેસના કિસ્સામાં આર વળાંક આના જેવો દેખાય છે પ્લેન સ્ટ્રેસ ના કિસ્સામાં તે કેવું દેખાય છે પ્લેન સ્ટ્રેસમાં R વળાંક પ્રતિકાર વધારો ખૂબ ઊભો છે ફરી જુઓ આ બધા યોજનાકીય આંકડા છે આ માપથી દોરવામાં આવ્યા નથી તમારી પાસે આના જેવો આકાર છે R ઝડપથી વધે છે અને હું ઈચ્છું છું કે તમે આનો સુઘડ રેખાચિત્ર બનાવો અને આપણે એ પણ જોઈએ છીએ કે સિગ્મા 1 નું મૂલ્ય શું છે GI નું મૂલ્ય શું છે અને આલેખ આના જેવો છે આ આલેખ જોઈને તમે ખરેખર ફ્રેક્ચર માટે જરૂરી અને પૂરતી શરતોની પ્રશંસા કરશો આપણે તે અગાઉ જણાવ્યું છે પરંતુ આપણે તેને સંપૂર્ણપણે સમજી શક્યા નથી જ્યારે તમે R વળાંક જુઓ છો ત્યારે આ તમને બધા જરૂરી સમજૂતી પ્રદાન કરે છે આપણે આ ગ્રાફ પર થોડો સમય પસાર કરીશું અને સમજીશું કે તે તમને શું કહેવાનો પ્રયત્ન કરે છે એનિમેશન જુઓ હું તણાવ વધારતો રહું છું અને જ્યારે સિગ્મા 1 સિગ્મા 2 સુધી પહોંચે છે અને અનુરૂપ ઊર્જા પ્રકાશન દર G2 છે સિગ્મા 2 પર ફ્રેક્ચર શરૂ થાય છે બરડ સામગ્રીના કિસ્સામાં શું થયું એકવાર તિરાડ શરૂ થઈ જાય તે પ્રસરણ કરવાનું ચાલુ રાખશે સાદા તાણના કિસ્સામાં પણ વધુ કે ઓછા R વળાંક છીછરા છે ત્યાં ફરીથી તિરાડ પ્રસરણ ખૂબ સરળ છે જે ક્ષણે તમે પ્લેન સ્ટ્રેસ કેસમાં આવો છો R વળાંક વધુ ઊભો હોય છે તમારી પાસે ઊર્જા પ્રકાશન દર અહીં R જેટલો છે તે સારું છે જ્યારે હું તણાવ વધારીશ ત્યારે શું થશે ત્યાં ફરીથી તમને ઊર્જા પ્રકાશન દર R ની બરાબર મળે છે તેથી આ સ્થિતિથી આ સ્થિતિ સુધી જો તમે વધતી જતી તિરાડ વૃદ્ધિ પર નજર નાખો તો તે ફ્રેક્ચર છે પરંતુ ફ્રેક્ચર સ્થિર છે તેનો અર્થ એ કે જો હું ભાર દૂર કરું તો તિરાડ વધશે અને બંધ થઈ જશે તે તેનાથી આગળ વધ્યું ન હોત જ્યારે હું ભાર વધારવાનું ચાલુ રાખું છું ત્યારે તિરાડ પણ વધશે તિરાડ આપત્તિજનક નિષ્ફળતા નહીં બને તે એક તબક્કા સુધી ક્રમશ વધશે જ્યારે મેં તેને બ્રાઉન લાઇન તરીકે દર્શાવ્યું છે જ્યાં સિગ્મા c અને G c બતાવવામાં આવે છે જ્યાં વળાંક R વળાંકને સ્પર્શે છે તો આ શું બતાવે છે આ બિંદુએ R બરાબર R સંતુષ્ટ છે પરંતુ આ બિંદુથી આગળ તમને મળશે કારણ કે વળાંક સ્પર્શનીય છે તમને મળશે કે ઊર્જાની ઉપલબ્ધતા પ્રતિકાર કરતા ઘણી વધારે છે તેથી આ સ્થિર ફ્રેક્ચર ની શક્યતાને સમજાવે છે અને ત્યારબાદ વિમાન તણાવની સ્થિતિમાં અસ્થિર તિરાડ વૃદ્ધિ થાય છે તેથી તેનો અર્થ એ છે કે આપણે સાચા માર્ગ પર છીએ ઇરવિને જે કર્યું તે માત્ર ગામા s ને ગામા s વત્તા ગામા p માં બદલવાનું એક સરળ પગલું હતું અને ગામા p એ ન્યાય આપ્યો કે શા માટે સ્થાનિક કાયમી વિરૂપતા છે તમારે જોવું પડશે તે સમયે તે વિકસિત થયો હતો કારણ કે સમગ્ર માળખું સ્થિતિસ્થાપક રહ્યું હતું પરંતુ એકલી તિરાડની નજીક તમારી પાસે કાયમી વિરૂપતા હશે જે તેને સમજાવવાની જરૂર છે તે કર્યા પછી તમને લાગે છે કે તમે R વળાંકનો ખ્યાલ વિકસાવવા માટે સક્ષમ છો જે મુશ્કેલ ઘટનાઓ માટે ખુલાસો પૂરો પાડે છે તેથી આ આલેખમાં જુઓ મારી પાસે એક મૂળ તિરાડ 1 છે જેમાં બે તબક્કાઓ હતા સ્થિર તિરાડ વૃધ્ધિ તબક્કો ડેલ્ટા a 1 છે તેનો અર્થ એ છે કે જો હું સિગ્મા 2 થી સિગ્મા 3 સિગ્મા c સુધી વધું જ્યાં સુધી હું સિગ્મા c સુધી પહોંચું ત્યાં સુધી તિરાડ આપત્તિજનક નહીં બને પરંતુ તમે વાસ્તવિક વ્યવહારમાં જાણો છો સ્થિર ફ્રેક્ચર પછી તરત જ અસ્થિર ફ્રેક્ચર થાય છે એવું વિચારશો નહીં કે તે તિરાડ વૃધ્ધિ મિકેનિઝમ જેવું છે આપણે તિરાડ વૃધ્ધિ મિકેનિઝમ ની ચર્ચા કરી રહ્યા નથી આપણે માત્ર ફ્રેક્ચર ની ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ આપણે સમજૂતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ફ્રેક્ચર શક્ય છે સ્થિર ફ્રેક્ચર શક્ય છે અને તમારો R વળાંક ખ્યાલ તમને તે આરામ આપે છે અને મારી પાસે અહીં શું છે તે બીજો મહત્વનો મુદ્દો છે જ્યારે તમે કહો છો જ્યારે સિગ્મા c પર ફ્રેક્ચર થાય છે ત્યારે અનુરૂપ જટિલ તિરાડ લંબાઈ શું છે શું તે a1 અથવા a1 વત્તા ડેલ્ટા a1 છે લોકો ફક્ત a1 વત્તા ડેલ્ટા a1 પર કૂદી જશે તે ખોટું છે જો મારી પાસે સિગ્મા c હોય તો 1 ની લંબાઈનો તિરાડ ખરેખર અસ્થિર બની જશે તમે ડેલ્ટા એ 1 પણ જોશો નહીં અને ફ્રેક્ચર મિકેનિક્સ માં આ એક મુદ્દો રહ્યો છે જ્યારે તેઓ શરૂઆતમાં વિષય વિકસાવતા હતા ત્યારે તેઓ તિરાડ લંબાઈની ખોટી લંબાઈની જાણ કરી રહ્યા હતા જ્યારે મારી પાસે સ્થિર ફ્રેક્ચર હોય ત્યારે મારે પ્રારંભિક તિરાડ શું હતું તે દ્વારા જવું પડશે તેથી આપણે શું કરીશું તે આપણે આગળના વર્ગમાં આ ખ્યાલોને વધુ વિકસિત કરીશું પણ એમાં જતાં પહેલાં હું તમને કાર્ય કરવા કોયડો બતાવવા માંગુ છું જે હું તેને આગલા વર્ગમાં નમૂના તરીકે લાવવા માંગુ છું તમે જાણો છો કે તે ખરેખર સ્પષ્ટ કરશે જો મારી પાસે બહુવિધ તિરાડો હોય તો મારે શું ચિંતા કરવાની છે મારે કયા તિરાડ માટે ચિંતા કરવાની છે અને તે ખૂબ જ રસપ્રદ પ્રયોગ છે તમે શું કરશો તમે આગલા વર્ગમાં પ્રયોગ કરશો હું તિરાડ ટીપ અને સ્ટ્રેસ ફીલ્ડ સમીકરણો વિકસાવ્યા પછી તમે તણાવની તીવ્રતા પરિબળની ગણતરી કરી શકો છો અને તમારી જાતને મનાવી શકો છો પ્રયોગ ખરેખર તે સમજવામાં મદદરૂપ હતો કે કઈ તિરાડ વધુ ખતરનાક છે અને શા માટે આપણે અમારા તમામ વિશ્લેષણ માટે એક જ તિરાડ માનીએ છીએ આ કેવી રીતે વાજબી છે આપણે સમસ્યા જોઈશું વર્ગ પ્રયોગ માટે નમૂનાનું સ્પેસિફિકેશન હવે મારે તમને બતાવવા કોયડો છે આ તમારી એસાઈનમેંટ શીટ માંથી છે અને આ ચિત્રની નોંધ લો આ ચિત્રમાં 18 મિલીમીટરની કેન્દ્રીય તિરાડ છે અને 8 5 મિલીમીટરની ધારની તિરાડ અહીં 8 5 મિલીમીટરની બીજી ધારની તિરાડ છે અને તકતીની પહોળાઈ 50 મિલીમીટર છે તેથી કાગળની શીટ લો અને આ નમૂનો બનાવો અને આગામી વર્ગમાં આ નમૂના સાથે આવો જુઓ જો તમે આ પરિમાણો જુઓ છો તો આ પરિમાણો કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે જેથી તિરાડો દૂર હોય એટલું જ નહીં તેઓ લોડિંગના બિંદુઓથી પણ દૂર છે અને તમારે શું કરવાનું છે તમારે અંત લૂપ આપવો પડશે જેથી તમે તેમાં નળાકાર પેંસિલ દાખલ કરી શકો

તેથી જ્યારે તમે હાથથી પ્રયોગ કરી રહ્યા હોવ ત્યારે આપણે શક્ય તેટલું જાળવવાનો પ્રયત્ન કરીશું નમૂના પર સમાન તાણ છે તેથી જો તમારા પરિણામો વિચલિત થઈ રહ્યા છે તો તે હોઈ શકે છે કારણ કે તમે સમાન તાણ લાગુ કરવાની સ્થિતિમાં નથી તેથી હું શું કરવા માંગુ છું હું ઈચ્છું છું કે તમે દરેક ત્રણ નમૂનાઓ લાવો કારણ કે જ્યારે પણ તમે કોઈ પ્રયોગ કરો ત્યારે તમારે ઓછામાં ઓછા ત્રણ નમૂના લેવા જોઈએ અને હું પણ ઈચ્છું છું કે તમે વધુ એક કામ કરો અહીં મેં 8 5 મિલીમીટરની તિરાડ લંબાઈ બતાવી છે હું ઈચ્છું છું કે તમે બંને બાજુ 9 મિલીમીટર સાથે બીજો નમૂનો લાવો બંને બાજુ 9 5 મિલીમીટર સાથેનો બીજો નમૂનો તેથી તે તમારી પાસે ત્રણ જુદા જુદા નમૂનાઓ હશે અને તેમાંથી દરેક પર તમે ત્રણ નમૂનાઓ આપો છો અને તમે શું કરો છો તમે કાગળની લાંબી શીટ લો છો તમે ખાતરી કરો કે લૂપ તેને યોગ્ય રીતે પેસ્ટ કરે છે ખાતરી કરો કે તમે અહીં નળાકાર પેંસિલ તેમજ અહીં નળાકાર પેંસિલ દાખલ કરી શકો છો અને આપણે ખરેખર તે નમૂનાને વર્ગમાં તોડીશું અને મેં બતાવેલી તિરાડોમાંથી શોધો મારે કયા તિરાડ વિશે ચિંતા કરવાની જરૂર છે કારણ કે ફ્રેક્ચર મિકેનિક્સ માં મૂળભૂત બાબતોમાંની એક છે આપણે સહજ ભૂલોની હાજરીને ધ્યાનમાં લઈએ છીએ જ્યારે તમે અંતર્ગત ખામી કહો છો ત્યાં ઘણા હોઈ શકે છે પરંતુ અમારા તમામ સૈદ્ધાંતિક વિકાસ માટે આપણે ફક્ત એક જ તિરાડનો ઉપયોગ કરીએ છીએ આપણે તે પ્રકારનો પ્રયોગ કરીને સમજ મેળવીશું